તો આપણી પાસે 8085 માં અન્ય મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રક્શન્સ છે જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી નથી તો અહીં આપણે ફક્ત તેમનો સારાંશ આપીશું આપણી પાસે જે પ્રથમ ઇન્સ્ટ્રક્શન છે તે ADC તરીકે ઓળખાય છે તો તેને કેરી સાથે એડ કરો તેથી કેરી સાથે એક્યુમ્યુલેટર માં રજીસ્ટર એડ કરો તો તે ઇન્સ્ટ્રક્શન આ પ્રમાણે છે તો ADC B તે શું કરશે રજિસ્ટર A તે A વત્તા B વત્તા કેરી ફ્લેગ ની સામગ્રી મેળવશે તો ઘણી વખત તે જરૂરી હોય છે કે જેમ કે જો તમે મલ્ટી બાઈટ એડિશન કરી રહ્યા હોવ તો તમે જાણો છો કે 8085 બીટ તમને માત્ર સિંગલ બાઈટ એડિશન કરવાની મંજૂરી આપે છે પરંતુ જો મારી પાસે એવી સંખ્યાઓ હોય કે જે 16 બિટ્સ માં રજૂ કરી શકાય તો આપણે આ 16 બીટ નંબર કે જેમાં બે 8 બિટ્સ નો સમાવેશ થાય છે તો આ પહેલો 8 બીટ છે અને આ બીજો 8 બીટ છે આપણી પાસે જે નંબર x અને નંબર y છે હવે આ ઉમેરો કરતી વખતે પ્રથમ ભાગ જો કોઈક રીતે આ ભાગને A રજિસ્ટર માં ખસેડવામાં આવે અને કહો કે જો આ ભાગનું કેટલુંક પ્રોગ્રામિંગ કરીને તે B રજિસ્ટર માં ઉપલબ્ધ હોય તો પછી આપણે આ 2 ઉમેરીએ છીએ અને ત્યાં કેટલાક કેરી જનરેટ થઈ શકે છે જેને સરવાળામાં આગળના તબક્કામાં લઈ જવાની જરૂર હોય છે તેથી જ્યારે હું કરી રહ્યો છું ત્યારે સરવાળામાં આપણને આ ભાગ મળ્યો છે અને તેને આગળ લઈ જવા માટે એક કેરી મળી છે અને જ્યારે હું આ ઉમેરો કરી રહ્યો હોવ ત્યારે આ કેરી ને પણ ઉમેરવાની જરૂર હોય છે તેથી જો તમે સાધારણ ઉમેરો કરો તો તે શક્ય બનશે નહીં અને તે કેરી કાઢી નાખવામાં આવશે અને કેરી ઇન્સ્ટ્રક્શન સાથેનો આ ઉમેરો ત્યારે ઉપયોગી થઈ શકે છે કે જ્યારે આપણે આ મલ્ટી બાઈટ ને ઉમેરી રહ્યા હોઈએ તો હવે આપણે જે આગળની ઇન્સ્ટ્રક્શન જોઈશું તે કોમ્પ્લિમેન્ટ્રી કેરી છે એટલે કે તે CMC છે તેથી કેરી ની અગાઉની કિંમત ગમે તે હોય તે પૂરક હશે અને તમને નવી કેરી કિંમત મળશે જે જૂની કિંમતનું પૂરક છે તેથી આ વિવિધ સમયે જરૂરી પણ છે જેમ કે જો તમે કહો છો કે અમુક બીટ પેટર્ન ટ્રાન્સમિટ કરવી હોય કે જેમાં કહો કે સીરીયલ આઉટપુટ લાઇન પર વૈકલ્પિક શૂન્ય અને એક છે તો તમે એક બીટ ટ્રાન્સમિટ કર્યા પછી આ CMC ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ કરી શકો છો તો ત્યાં તમે માત્ર એક CMC કરી શકો છો અને પછી આપણે જમણે ફેરવીએ છીએ અથવા અને પછી કેરી ફરીથી એક્યુમ્યુલેટર પર આવશે અને પછી તમે તેને ફરીથી SOD પિન દ્વારા ટ્રાન્સમિટ કરશો તેથી તે રીતે ઇન્સ્ટ્રક્શન્સ નો ઉપયોગ કરીને અને તે પૂરક કેરી ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ કરીને તમે સીરીયલ આઉટપુટ લાઇન પર વૈકલ્પિક એક અને શૂન્ય ટ્રાન્સમિટ કરી શકો છો તો આ માત્ર એક ઉદાહરણ છે તેથી ત્યાં અન્ય ઘણા કિસ્સાઓ છે જ્યાં તમારે કેરી ના પૂરક બનાવવાની જરૂર હોય છે હવે આગળ મહત્વની ઇન્સ્ટ્રક્શન જે આપણી પાસે છે તે DAA અથવા ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર છે તેથી એક્યુમ્યુલેટર સામગ્રી 8 બીટ બાઈનરી માંથી 2 4 બીટ BCD અંકોમાં બદલાઈ ગઈ છે અને તે કેવી રીતે થાય છે જો D3 થી D0 આ બીટ પેટર્ન 9 કરતા વધારે હોય તો આપણે તે પેટર્ન માં 6 ઉમેરીએ છીએ તો તે કેવી રીતે થાય છે તેથી BCD નંબર આપણે હમણાં જ રજૂ કર્યો છે તેથી ઉદાહરણ તરીકે કહો કે જો સંખ્યા 34 હોય તો બાઈનરી નંબર સિસ્ટમ માં આ 10010 તરીકે સંગ્રહિત થશે અને આ બિટ્સ 0 છે તેથી આ 8 બીટ પેટર્ન છે અને આ પ્રથમ 4 બીટ છે અને ડેસીમલ નંબર 34 માટે આ આગામી 4 બીટ છે હવે BCD માં શું થશે કે જો તમે તેને એક્ઝિક્યુટ કરો તો ધારો કે આ એક્યુમ્યુલેટર રજિસ્ટર ની સામગ્રી છે હવે જો તમે DAA ઇન્સ્ટ્રક્શન નો અમલ કરો તો શું થશે કે આ સામગ્રી કંઈક આના જેવી બદલાઈ જશે તેથી આ 3 અને 4 હશે તેથી આ 0011 થશે અને આ 4 તે 0100 બનશે તો આ રીતે આપણે આ ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર ઇન્સ્ટ્રક્શન મેળવી શકીએ છીએ તેથી આ આ નંબરને BCD નંબર સિસ્ટમ માં રૂપાંતરિત કરશે અને તેથી જો આ આપણી પાસે બીજી ઇન્સ્ટ્રક્શન DAD હોય તો DAD રજિસ્ટર જોડી HL માં રજિસ્ટર જોડી ઉમેરો તો આ બીજી ઇન્સ્ટ્રક્શન છે તો કહો કે તમારી પાસે DAD D જેવી ઇન્સ્ટ્રક્શન છે તો તે શું કરશે તો HL જોડીને HL વત્તા DE ની કિંમત મળશે તેથી ઘણી વખત તે ઉપયોગી હોય છે કહો કે જયારે તમે એરે ઇન્ડેક્સીંગ અને તમારા પ્રોગ્રામ માં તે બધું વાપરતા હોવ ત્યારે આ રજિસ્ટર જોડીઓ ઉમેરવાની જરૂર પડે છે તેથી તમે તે કરી શકો છો હવે આગળ આપણે આ IN ઇન્સ્ટ્રક્શન ને પછીથી જોઈશું અને ઈન અને આઉટ ઇન્સ્ટ્રક્શન્સ ત્યાં છે તેથી આપણે તેના પર પછીથી આવીશું પછી ત્યાં બીજી ઇન્સ્ટ્રક્શન LHLD છે આ LHLD તે L રજિસ્ટર સરનામાંનું મેમરી રજિસ્ટર સંગ્રહિત કરશે LHLD સરનામાં તે L રજિસ્ટર નીચલું રજિસ્ટર મેમરી સરનામાંની કિંમત મેંળવશે અને H રજિસ્ટર ને મેમરી સરનામાં વત્તા 1 ની સામગ્રી મળશે તેથી આ HL જોડી છે તે મેમરી માંથી લોડ કરવામાં આવશે તેથી અગાઉ આપણે જોયું કે LXI ઇન્સ્ટ્રક્શન LXI H અલ્પવિરામ અમુક મૂલ્ય છે જે અમુક ત્વરિત મૂલ્ય છે તે કિસ્સામાં આપણે જોયું છે કે HL જોડી તે ત્વરિત મૂલ્ય સાથે લોડ થયેલ છે હવે આ LHLD ઇન્સ્ટ્રક્શન કહે છે કે LHLD 2000h માં જો આ મેમરી લોકેશન 2000 હોય અને પછીનું લોકેશન 2001 હોય તો શું થશે તો આ સ્થાન 2000 ની સામગ્રી L રજિસ્ટર માં લોડ કરવામાં આવશે અને સ્થાન 2001 ની સામગ્રી H રજિસ્ટર માં લોડ કરવામાં આવશે તો આ રીતે આ HL જોડી મેમરી લોકેશન 2000 અને 2001 ની સામગ્રી મેળવશે તેવી જ રીતે આપણને SHLD ઇન્સ્ટ્રક્શન મળી છે તેથી તે HL રજિસ્ટર ની સામગ્રીને અનુરૂપ મેમરી સ્થાન સરનામાં પર સંગ્રહિત કરશે અહીં L રજિસ્ટર ની સામગ્રી મેમરી લોકેશન એડ્રેસ પર જશે અને H રજિસ્ટર કન્ટેન્ટ મેમરી લોકેશન એડ્રેસ વત્તા 1 પર જશે તે ઇન્ટેલ પોલિસી ને કારણે ઉચ્ચ ઓર્ડર બાઈટ ઉચ્ચ ઓર્ડર એડ્રેસ પર સ્ટોર કરવામાં આવશે તો કારણ કે H એ L ની સરખામણીમાં ઉચ્ચ ઓર્ડર બાઈટ છે જેથી ઉચ્ચ ઓર્ડર બાઈટ આગલા સરનામા પર જશે અને નીચલા ઓર્ડર ની બાઈટ પ્રથમ સરનામા પર જશે પછી બીજી ઇન્સ્ટ્રક્શન છે જે તે PCHL છે તેથી આ PCHL ઇન્સ્ટ્રક્શન જ્યારે તમે આ HL અને પ્રોગ્રામ કાઉન્ટર વચ્ચે સ્વેપ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે આનો ઉપયોગી છે તેથી આ એકમાત્ર ઇન્સ્ટ્રક્શન છે જેના દ્વારા તમે પ્રોગ્રામ કાઉન્ટર ને સંશોધિત કરી શકો છો હવે શા માટે આપણે પ્રોગ્રામ કાઉન્ટર ને સંશોધિત કરવાની જરૂર પડી શકે છે તો દેખીતી રીતે સામાન્ય વપરાશકર્તા તરીકે તમારે પ્રોગ્રામ કાઉન્ટર માં ફેરફાર કરવાની જરૂર નથી હોતી કારણ કે જો તમે પ્રોસેસર ને રીસેટ કરશો તો પ્રોગ્રામ કાઉન્ટર 00000 સાથે લોડ થશે અને ત્યારથી પ્રોસેસર એક પછી એક પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરવાનું ચાલુ રાખશે પરંતુ આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં જ્યાં આપણને આ પકારની ઓપરેટિંગ સિસ્ટમ કોઈ કમ્પ્યુટર સિસ્ટમ માં મળી હોય તો આ ઑપરેટિંગ સિસ્ટમ માં ત્યાં આપણને સંખ્યાબંધ વપરાશકર્તાઓ મળ્યા હોય છે તે u1 u2 જેવા વપરાશકર્તાઓ ત્યાં હોય છે અને તેઓ કેટલીક જોબ ઓપરેટિંગ સિસ્ટમ ને સબમિટ કરી રહ્યાં હોય છે હવે તેઓ કેવી રીતે ચલાવવામાં આવે છે તો મેમરી માં આપણને સ્થાનો મળ્યા છે અને મેમરી ના ભાગો જે વિવિધ વપરાશકર્તાઓને સમર્પિત હોય છે અને કદાચ આ ભાગ u1 માટે હોય છે આ ભાગ u2 માટે હોય છે હવે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ u1 ને અનુરૂપ પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કરશે ત્યારે આપણી પાસે અહીં ઓપરેટિંગ સિસ્ટમ કોડ હોઈ શકે છે તેથી ઓપરેટિંગ સિસ્ટમ અહીં બેઠી છે અને જ્યારે સિસ્ટમ રીબૂટ થાય છે ત્યારે ઑપરેટિંગ સિસ્ટમ્સ એક્ઝિક્યુટ કરવાનું શરૂ કરે છે અને થોડા સમય પછી તે નક્કી કરી શકે છે કે હવે હું u1 ચલાવવા માંગું છું તો તે કેવી રીતે થશે તેથી જે રીતે તે કરી શકાય છે તેમાં એક જ ઇન્સ્ટ્રક્શન દ્વારા તે કરી શકાય છે કોઈક રીતે જ્યારે આ પ્રોગ્રામ લોડ કરવામાં આવશે ત્યારે આ HL જોડી પાસે પ્રોગ્રામ નું સ્ટાર્ટ એડ્રેસ હશે તેથી જો આમાં એક્ઝીક્યુટ કરવાના પ્રોગ્રામ નું સ્ટાર્ટ એડ્રેસ હોય તો જ્યારે લોડર નક્કી કરે છે કે તે પ્રોગ્રામ u1 ને આગળ એક્ઝિક્યુટ કરશે ત્યારે તે u1 ના શરૂઆતના સરનામા સાથે HL જોડી ને લોડ કરશે અને જ્યારે લોડર નક્કી કરે છે કે તે પ્રોગ્રામ u2 નો અમલ કરશે ત્યારે તે HL લોડ કરશે u2 ના સ્ટાર્ટ એડ્રેસ સાથે જોડી ને લોડ કરશે તેથી સ્ટાર્ટ એડ્રેસ એટલે કે આ સરનામું u2 માટે છે તેથી તે કરવામાં આવશે અને તે પછી લોડર PCHL ઇન્સ્ટ્રક્શન નો અમલ કરશે તેથી આ PCHL ઇન્સ્ટ્રક્શન કહે છે કે HL અનુરૂપ પ્રોગ્રામ નું સ્ટાર્ટ એડ્રેસ ધરાવે છે તેથી PCHL તે પ્રોગ્રામ સાથે PC ને લોડ કરશે તેથી આના દ્વારા આપણને PC નું મૂલ્ય મળશે જે તે HL જોડી સાથે લોડ કરવામાં આવશે તેથી HL જોડી PC મૂલ્ય વપરાશકર્તા કોડ ની શરૂઆત તરફ નિર્દેશ કરશે તેથી વપરાશકર્તા કોડ ને ચલાવવામાં આવશે તો આ રીતે આપણે આ પ્રોગ્રામ લોડ અને એક્ઝેક્યુશન કરવા માટે આ PCHL ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ કરી શકીએ છીએ અન્ય સમાન ઇન્સ્ટ્રક્શન SPHL છે જેમ કે પ્રોગ્રામ કાઉન્ટર HL જોડી સાથે લોડ કરી શકાય છે તેથી તમે HL જોડી સાથે સ્ટેક પોઇન્ટર ને લોડ કરી શકો છો તેથી જો તમને તે અલગ પ્રોગ્રામ જોઈતો હોય તો તેઓ આ સ્ટેક પોઈન્ટ ને અલગ રીતે લોડ કરશે જેથી તેઓ સ્ટેક પોઈન્ટર માં લોડ કરવા માટે આ HL જોડી ની સામગ્રી નો ઉપયોગ કરી શકે પછી બીજી ઇન્સ્ટ્રક્શન એક્સચેન્જ થાય છે તેથી તે DE જોડી સાથે HL ની સામગ્રી નું એક્સચેન્જ કરશે તેથી HL અને DE આ 2 રજીસ્ટર્ડ પૅર કન્ટેન્ટ નું એક્સચેન્જ થાય છે તેથી આ એવા કેટલાક કિસ્સાઓમાં ઉપયોગી થઈ શકે છે જ્યાં આપણે ફરીથી પ્રોગ્રામ એક્ઝેક્યુશન ના ઉપયોગના સંદર્ભમાં હોઈએ છીએ તેથી તેમની જરૂર પડી શકે છે અને આ એક્સચેન્જ ની જેમ તમારી પાસે XTHL હોઈ શકે છે તેથી તે સ્ટેક ની ટોચ સાથે HL જોડી ને એક્સચેન્જ કરશે તેથી ત્યાં સ્ટેક ની ટોચ પર ગમે તે હોય પરંતુ તે HL પર આવશે અને HL સામગ્રી સ્ટેક્સ ની ટોચ પર જશે તેથી તે થઈ શકે છે હવે પ્રોગ્રામ નિયંત્રણ માટે આ ફરીથી ઉપયોગી થઈ શકે છે જ્યારે તમે ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરી રહ્યા હોવ ત્યારે આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સ જેમ કે PCHL SPHL XCHG અને XTHL આ ઇન્સ્ટ્રક્શન્સ સામાન્ય વપરાશકર્તાઓ માટે સિસ્ટમ ડિઝાઇનર્સ ના દૃષ્ટિકોણથી વધુ ઉપયોગી હોય છે તેથી વપરાશકર્તાઓને તેના માટે તેટલી અપીલ ન પણ હોય પરંતુ સિસ્ટમ ડિઝાઇનર્સ માટે તેઓ ઉપયોગી હોઈ શકે છે હવે આગળ આપણે IN ઇન્સ્ટ્રક્શન વિશે ચર્ચા કરીશું હકીકતમાં ત્યાં 2 ઇન્સ્ટ્રક્શન્સ IN અને OUT છે જેના દ્વારા તમે પ્રોસેસર માંથી IO ઓપરેશન ને નિયંત્રિત કરી શકો છો તો આ મૂળભૂત રીતે પેરેલલ ઇનપુટ આઉટપુટ ઓપરેશન ના વ્યાપક મથાળા હેઠળ આવે છે તેથી જેમ આપણે કહ્યું છે કે મારા પ્રોસેસર માં જો આ 8085 પ્રોસેસર હોય તો મારી પાસે સંખ્યાબંધ ઉપકરણો તેની સાથે કનેક્ટેડ હોઈ શકે છે અને અને આ સંખ્યાબંધ ઉપકરણો કનેક્ટેડ હોઈ છે તે મેમરીઝ નથી હોતી પરંતુ તે વિવિધ IO ઉપકરણો D1 D2 D3 વગેરે ની જેમ હોઈ શકે છે હવે આ પ્રોસેસર 8085 આ ઉપકરણોમાંથી મૂલ્યો કેવી રીતે વાંચી શકે છે અથવા આ ઉપકરણોમાં કેવી રીતે કેટલાક મૂલ્યોને આઉટપુટ કરી શકે છે તેથી ચોક્કસપણે આ ઉપકરણોના મૂલ્યો મેળવવા માટે અથવા ઉપકરણોમાં કેટલાક મૂલ્યો આઉટપુટ કરવા માટે મારી પાસે 8085 ની ડેટા બસ તેમની સાથે જોડાયેલ હોવી જોઈએ તેથી તેઓ 8085 ની ડેટા બસ સાથે જોડાયેલા હોવા જોઈએ હવે સંખ્યાબંધ ઉપકરણો હોવાથી સામગ્રી વાંચવા માટે આપણે આમાંથી એક ઉપકરણ પસંદ કરવાની જરૂર પડે છે અને તે હેતુ માટે આપણે માની લઈએ છીએ કે આ ઉપકરણોને ચિપ સિલેક્ટ લાઇન મળી છે અને જ્યારે તમે કોઈ ચોક્કસ ઉપકરણને વાંચવાનો પ્રયાસ કરવાનું પસંદ કરી રહ્યાં હોવ ત્યારે અથવા ચોક્કસ ઉપકરણ પર લખવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે તેને અનુરૂપ ચિપ સિલેક્ટ લાઇન સક્રિય થવી જોઈએ અને હવે તમે સમજી શકો છો કે અહીં એક ડીકોડર હોવું જોઈએ કે જેના દ્વારા આ પ્રોસેસર 8085 આ ઉપકરણોને ઇનપુટ આઉટપુટ ઓપરેશન માટે પસંદ કરી શકશે અને તે અન્ય ડીકોડર દ્વારા કરવામાં આવશે તેથી બાહ્ય રીતે જેમ કે મેમરી ઈન્ટરફેસ માટે આપણે એક ડીકોડર ને જોડીએ છીએ અને અહીં પણ મારી પાસે ડીકોડર હોવું જોઈએ અને આ એડ્રેસ બસ તેની સાથે જોડાયેલ હોવી જોઈએ આ એ એડ્રેસ બસ છે જે આની સાથે જોડાયેલ હોવી જોઈએ તેથી ડીકોડર માં સંખ્યાબંધ આઉટપુટ હશે તેથી તમે આ રીતે આઉટપુટ ને કનેક્ટ કરી શકો છો જેમાં આ પહેલા સાથે હોઈ શકે છે અને આ આગામી સાથે હોઈ શકે છે આ ત્રીજા સાથે હોઈ શકે છે તેથી તે રીતે તમારી પાસે સંખ્યાબંધ ઉપકરણો જોડાયેલ હોઈ શકે છે અને ત્યાં ઇનપુટ કંઈપણ હોય પરંતુ આ ડીકોડર એ સરનામું હોઈ શકે છે તેથી આપણે જે ડીકોડર નો ઉપયોગ કરી રહ્યા છીએ તેના આધારે ધારો કે મારે કહેવું છે કે આ ડીકોડર કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં 8 આઉટપુટ છે તેથી આ 0 છે અને આ 7 છે હવે કારણ કે આ 8 આઉટપુટ ડીકોડર છે તેથી ત્યાં 3 ઇનપુટ હોવા જોઈએ તેથી ચાલો આપણે કહીએ કે આપણે 8085 ના પ્રોસેસર ની A0 A1 અને A2 લાઇન્સ ને આ ડીકોડર ના ઇનપુટ્સ સાથે જોડીએ છીએ તેથી આ 8 આઉટપુટ ડીકોડર છે અથવા તમે કહી શકો કે તે 3 થી 8 ડીકોડર છે હવે આ 0 સાથે મેં ઉપકરણ 1 કનેક્ટ કર્યું છે આ સાથે મેં ઉપકરણ 2 ને કનેક્ટ કર્યું છે તેથી તે રીતે મેં ઉપકરણને કનેક્ટ કર્યા છે તેથી પ્રોસેસરે આ D1 પસંદ કરવા માટે આ 3 બિટ્સ માં 0 મૂકવો જોઈએ એ જ રીતે D2 પસંદ કરવા માટે આ D2 પસંદ કરવા માટે D1 માટે તેમાં 010 મૂકવો જોઈએ જે D2 માટે છે તેથી આ રીતે દરેક 8 ઉપકરણો માટે તે પેટર્ન 0 થી 8 મૂકશે અને 8085 ના કિસ્સામાં આપણે આ રીતે 256 આવા IO ઉપકરણોને કનેક્ટ કરવાની મંજૂરી આપી શકીએ છીએ તેથી આપણે જે ડીકોડર મૂકી શકીએ છીએ તે 8 થી 256 ડીકોડર છે આ 8 બિટ્સ છે કે જેની હું અહીં વાત કરી રહ્યો છું તેથી આ બીજું કંઈ નથી પરંતુ નીચલા ક્રમના સરનામાં બિટ્સ છે તો આ લોઅર એડ્રેસ બિટ્સ છે અને ફરીથી તમે કહી શકો કે તે મલ્ટિપ્લેક્સ્ડ છે અને તે બધું છે તેથી આ લોઅર ઓર્ડર માટે એડ્રેસ બિટ્સ ડીકોડર સાથે કનેક્ટ થશે અને ત્યાંથી આ ઉપકરણ પસંદ કરવામાં આવશે અને ઉપકરણમાંથી સામગ્રી વાંચવા માટે આપણી પાસે જે ઇન્સ્ટ્રક્શન્સ છે તે IN છે IN ઇન્સ્ટ્રક્શન તે અમુક સરનામામાં સ્વીકારે છે જેમ કે તમે તે IN 5 કહી શકો તેથી તે આ એડ્રેસ બસ પર મૂલ્ય 5 મૂકશે અને પરિણામે આ ઉપકરણ આ ડીકોડર પાંચમું ઉપકરણ પસંદ કરશે અને પાંચમું ઉપકરણ મૂલ્ય ડેટા બસ પર ઉપલબ્ધ થશે અહીં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ પાંચમું ઉપકરણ ડેટા ને ડેટા બસ માં મૂકશે અને તે મૂલ્ય પ્રોસેસર પર ઉપલબ્ધ થશે તેવી જ રીતે જો તમે કોઈ ઉપકરણમાં અમુક પેટર્ન આઉટપુટ કરવા માંગતા હોવ તો તમારે OUT 55 જેવું કહેવું પડશે તેથી જો ઉપકરણનું સરનામું 55 હોય તો તે ચોક્કસ ઉપકરણ પર તે ચોક્કસ ઉપકરણ એક્યુમ્યુલેટર ની કિંમત લખશે તેથી આ કિસ્સામાં ઉપકરણ 55 એક્યુમ્યુલેટર ની સામગ્રી મેળવશે તેથી જ્યાં સુધી પ્રોસેસર ની વાત છે ત્યાં સુધી આ દરેક ઉપકરણોને કોડ તરીકે જોવામાં આવે છે તેથી આપણે તેને IN પોર્ટ એડ્રેસ તરીકે ઓળખીએ છીએ તેવી જ રીતે આપણને આ આઉટ પોર્ટ એડ્રેસ અથવા પોર્ટ નંબર મળ્યા છે તેથી આ પોર્ટ નંબર એ 8 બીટ વેલ્યુ નું છે અને તે પોર્ટ નંબર કુદરતી રીતે 0 થી 255 સુધીની શ્રેણીનું હોઈ શકે છે તેથી આ રીતે આ IN અને OUT ઇન્સ્ટ્રક્શન્સ ઉપયોગી થઈ શકે છે તેથી જો આપણે 8085 સાથે માત્ર એક LED કનેક્ટ કરી રહ્યા હોઈએ અને જો આપણને અહીં ક્યાંક સાદી LED મળી હોય અને આપણે તેને કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ અને જો તે ડેટા બસ સામગ્રી હોય તો પછી આપણે અહીં એક પેટર્ન 1 મૂકવી પડશે અને આ ભાગ ગ્રાઉન્ડેડ હોવાથી તમારી પાસે મર્યાદિત કરંટ મર્યાદિત રેઝીસ્ટન્સ હોઈ શકે છે અને જ્યારે પણ આપણે ડેટા બસ પર એક મૂકીશું ત્યારે આ LED ચાલુ થઈ જશે પરંતુ અલબત્ત આ વિશિષ્ટ સુવિધામાં તેમાં આ ચિપ સિલેક્ટ અને તે તમામ માટેની સુવિધા નથી હોતી તેથી તે હેતુ માટે તમારે ટ્રાઇ સ્ટેટ બફર અને તે બધું મૂકવાની જરૂર પડે છે તેથી કદાચ જો તમે આ માળખા ને વધારવા માંગતા હોવ તો તમે તેને આ રીતે કરી શકો છો તેથી ત્યાં ટ્રાઇ સ્ટેટ બફર મૂકો અને આ ડેટા બસ ની સામગ્રી છે તો આ ટ્રાઇ સ્ટેટ લોજિક મૂકો અને પછી આની નીચે આપણને તે LED મળી છે ત્યાં આપણે થોડો રેઝીસ્ટન્સ મૂકી શકીએ છીએ અને પછી તમે ત્યાં થોડો રેઝીસ્ટન્સ મૂકી શકો છો અને પછી તમે તેને હવે ગ્રાઉન્ડ પર મૂકી શકો છો હવે આ મૂળભૂત રીતે અમુક પ્રકારની ચિપ સિલેક્ટ છે આ 8085 પ્રોસેસર ના પ્રોસેસર ની D0 લાઇન સાથે જોડાયેલ હોઈ શકે છે અને પછી આ પોઇન્ટ તે ડીકોડર માંથી આવી શકે છે કે જેના વિષે હું તે સરનામાં ડીકોડર વિશે વાત કરી રહ્યો હતો હવે જ્યારે આ બીટ પસંદ કરવામાં આવે છે અને કહો કે જો આ પોર્ટ એડ્રેસ 0 હોય તો જો આ પોર્ટ એડ્રેસ 0 H હોય તો આ ડીકોડર શું કરશે તેથી જો તે 3 થી 8 ડીકોડર હોય તો આ ડીકોડર માં ત્યાં 3 ઇનપુટ હશે તેથી લાઈન A0 A1 અને A2 અહીં જોડાયેલ હોય છે અને આ લાઈન 0 હોઈ શકે છે તેથી તે આ સાથે જોડાયેલ હોય છે હવે આ કન્ફિગ્યુરેશન માં શું થશે કે જ્યારે પ્રોસેસર આ A0 A1 A2 ને 0 તરીકે મૂકશે અને આ ટ્રાઇ સ્ટેટ બફર સક્રિય થશે અને પછી જો પ્રોસેસર માંથી આ D0 બીટ 1 આવે તો આ LED ગ્લો કરશે અને જો પ્રોસેસર માંથી આ D0 બીટ 0 આવે તો તે 0 હશે તેથી આપણી પાસે આ MVI A01H અને પછી OUT 0 H જેવો એક સરળ પ્રોગ્રામ હોઈ શકે છે તો તમારી પાસે આના જેવો સરળ પ્રોગ્રામ હોય છે તેથી જ્યારે આ એક્યુમ્યુલેટર ઓછામાં ઓછું નોંધપાત્ર બીટ 1 તરીકે મુકશે એટલે કે D0 બીટ 1 તરીકે મૂકશે અને પછી જ્યારે હું આ 0 H ઇન્સ્ટ્રક્શન નો અમલ કરીશ ત્યારે આ ડીકોડર આ ટ્રાઇ સ્ટેટ બફર ને પસંદ કરશે અને આ ટ્રાઇ સ્ટેટ બફર ઇનેબલ બનશે અને તે આ સાથે જોડાશે તેથી જો તમને આવું બીજું કન્ફિગ્યુરેશન મળ્યું હોય અને આના જેવી બીજી LED બફર મળી હોય તો કહો કે D0 લાઇન માંથી જો હું બીજું ટ્રાઇ સ્ટેટ બફર દોરું અને પછી હું અહીં બીજી LED મૂકું અને કહો કે જો આ ડીકૉડર માંથી લાઇન 1 સાથે જોડાયેલ હોય તો પછી જ્યારે તમે આ પ્રોગ્રામ ચલાવો છો ત્યારે જ આ LED ચમકશે હવે 0 ને બદલે બીજા પ્રોગ્રામ માં જો તમે તેને 0 1 H બનાવશો તો આ LED ચમકશે તેથી તે સરનામા પસંદગી ભાગ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે તો આ રીતે આપણે 8075 માં આ પોર્ટ એડ્રેસીંગ મેળવી શકીએ છીએ હવે આપણી પાસે 8085 માં બીજી મહત્વની બાબત એ છે કે આપણે જે સરનામાં વિશે વાત કરી છે તે IO ઓપરેશન ઇનપુટ આઉટપુટ ઓપરેશન ને 2 શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકાય છે એકને IO મેપ્ડ ઑપરેશન કહેવાય છે અને બીજી કૅટેગરી ને મેમરી મેપ્ડ ઑપરેશન કહેવાય છે મૂળભૂત રીતે તે શું કહે છે કે જ્યાં સુધી IO ઇનપુટ આઉટપુટ ઉપકરણ નો સંબંધ છે ત્યાં સુધી જ્યારે ઑપરેશન થઈ રહ્યું હોય ત્યારે તે 8 બીટ મૂલ્યો મેળવી રહ્યું હોય છે અથવા પ્રોસેસર પોર્ટ પર 8 બીટ મૂલ્ય આઉટપુટ કરી રહ્યું હોય છે હવે જો તે અર્થમાં પોર્ટ તે મેમરી સ્થાન જેવું જ હોય તો મેમરી સ્થાન પણ 8 બીટ પહોળું હોય છે તેથી અમુક સમયે કાં તો તમે મેમરી માંથી વાંચી રહ્યા હોવ છો અથવા તમે મેમરી માં લખી રહ્યા હોવ છો તો IO ઑપરેશન માટે પણ OUT ઇન્સ્ટ્રક્શન પોર્ટ પર રાઈટ કરી રહ્યું હોય છે અને IN ઑપરેશન પોર્ટ પરથી રીડ કરી રહ્યું હોય છે હવે મેમરી મેપ માં શું થાય છે કે જો આ મેમરી ચિપ હોય કે જે આપણી પાસે સિસ્ટમ માં હોય છે તો મેમરી ચિપ મેમરી એડ્રેસ 0 થી 32 K માં સ્થિત હોઈ શકે છે તેથી આ તે સ્થાનો છે કે જ્યાં આપણને મેમરી ચિપ મળી છે અને બાકીના 32K માં મારી પાસે કોઈ મેમરી ચિપ નથી બરાબર પ્રોસેસર ની આ કુલ એડ્રેસ સ્પેસ 32K થી 64K સુધી 64K છે મારી પાસે કોઈ મેમરી ચિપ નથી હું શું કરી શકું છું હું આમાંથી કેટલાક સ્થાનોનો ઉપયોગ ત્યાં IO ઉપકરણોને કનેક્ટ કરવા માટે કરી શકું છું તો આપણે શું તે કિસ્સામાં આપણને જે ફાયદો છે તે એ છે કે 2 અલગ અલગ ડીકોડર રાખવાને બદલે આપણી પાસે મેમરી અને IO બંને કામગીરી માટે એક જ ડીકોડર હોઈ શકે છે તો આપણને આ મળ્યું છે કે જો આ ડીકોડર હોય તો કોઈક મેમરી કોઈક ચિપ્સ લાઇન ને ઇનેબલ કરે છે તેઓ આ ચિપ્સ ને ઇનેબલ કરે છે અને કેટલાક ડીકોડર આઉટપુટ આ ચિપ્સ ને ઇનેબલ કરે છે અને કેટલાક ડીકોડર આઉટપુટ કદાચ થોડા સમય પછી આ ચોક્કસ IO ઉપકરણને પસંદ કરી શકે છે જો તે પરિસ્થિતિ હોય તો આ આઉટ ઓપરેશન અને મેમરી રીડ ઓપરેશન સમાન હોય છે તેથી કહો કે જો આ સરનામું 8FFF હોય તો શું થશે કે આઉટ ઑપરેશન કરવાને બદલે આપણે ફક્ત એક સ્ટોર્ડ એક્યુમ્યુલેટર પ્રકારની ઇન્સ્ટ્રક્શન કહી શકીએ છીએ અને આપણે STA અમુક 8FFFH કહી શકીએ છીએ તેથી પરિણામે એક્યુમ્યુલેટર સામગ્રી તે સ્થાન 8FFF પર સંગ્રહિત કરવાનો પ્રયાસ કરશે અને તેથી એક્યુમ્યુલેટર માં જે મૂલ્ય હોય છે તે ઉપકરણ પર જશે જો કે તે મેમરી મેપ ના એક ભાગ તરીકે બતાવવામાં આવે છે પરંતુ વાસ્તવમાં આ મેમરી મેપ નથી આ મેમરી સ્થાન નથી આ IO ઉપકરણ છે તેથી આ રીતે હું આ IO ઑપરેશન ને માત્ર મેમરી ઑપરેશન તરીકે તે કિસ્સામાં વિઝ્યુઅલાઈઝ કરી શકું છું તો આને મેમરી મેપ્ડ IO કહેવાશે બીજી બાજુ આપણી પાસે આ IO મેપ્ડ IO છે જ્યાં આ IO ઑપરેશન્સ ને IO ઇન્સ્ટ્રક્શન દ્વારા અલગથી હેન્ડલ કરવામાં આવે છે તેથી IO મેપ કરેલ IO માટે આ STA ઇન્સ્ટ્રક્શન ને OUT ઇન્સ્ટ્રક્શન માં સંશોધિત કરવી પડશે અને ત્યાં યોગ્ય પોર્ટ નંબર મૂકવો પડશે અને ડીકોડર અલગ હશે તેથી જો સિસ્ટમ માં IO મેપ્ડ IO હોય તો 2 અલગ ડીકોડર્સ હશે એક મેમરી ચિપ્સ માટે અને એક IO ઉપકરણો માટે આ રીતે 2 અલગ અલગ ડીકોડર્સ હશે અને 2 ડીકોડિંગ સંપૂર્ણપણે અલગ હશે તેથી જો મારી પાસે 2 ડીકોડર હોય તો એક મેમરી માટે અને એક IO માટે હોય છે ધારો કે આ મેમરી ભાગ માટેનું ડીકોડર છે અને આ IO ભાગ માટેનું ડીકોડર છે તો તેમની કામગીરીને અલગ પાડવા માટે આપણે 8085 પિન ની મદદ લઈ શકીએ છીએ જે IOMbar પિન તરીકે ઓળખાય છે તેથી તમને આ ચોક્કસ સ્ટેટસ લાઇન યાદ હોય તો જે મેમરી ઓપરેશન્સ થઈ રહી હોય ત્યારે 0 પર સેટ હોય છે અને જ્યારે IO ઓપરેશન્સ થઈ રહ્યાં હોય ત્યારે આ બીટ 1 પર સેટ હોય છે સમાન સરનામાંની બસ લાઇન્સ આ મેમરી ડીકોડર અને સાથે સાથે આ IO ડીકોડર સાથે પણ જોડાયેલ હશે પરંતુ આ IOMbar લાઇન્સ આ ડીકોડર માં તેમની પાસે કેટલીક ઇનેબલ પિન હશે જો આપણે એવું ધારીએ કે ત્યાં કેટલીક ઇનેબલ પિન હોય તો ડીકોડર ફક્ત ત્યારે જ કાર્ય કરશે કે જ્યારે આ ઇનેબલ મૂલ્ય 1 હશે તેથી IO ભાગ માટે હું તેને અહીં સીધું જ કનેક્ટ કરી શકું છું અને આ માટે મારી પાસે ઊંધું જોડાણ હોઈ શકે છે હું અહીં ઇન્વર્ટર મૂકી શકું છું અને પછી આ ઇન્વર્ટર ને ઇનેબલ કરવા માટે આ સાથે કનેક્ટ કરી શકાય છે તેથી જ્યારે પ્રોસેસર ની મેમરી ઓપરેશન કરી રહી હોય ત્યારે આ IOMbar લાઇન 0 હોય છે અને પછી આ મેમરી ડીકોડર ઇનેબલ થશે પરિણામે આ મેમરી ઑપરેશન કે જે ચિપ પસંદ કરે છે તે મેમરી ચિપ્સ પર જશે અને જો તે IO ઑપરેશન હશે તો આ કાં તો IN OUT પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સ હશે અથવા તો IOMbar લાઇન 1 ની બરાબર હશે પરિણામે આ IO ડીકોડર ઇનેબલ કરવામાં આવશે અને IO ઓપરેશન્સ થશે તેથી તે IN OUT ઇન્સ્ટ્રક્શન IO ઉપકરણોને પસંદ કરશે અને કામગીરી હાથ ધરવામાં આવશે તેથી તે રીતે આપણે મેમરી મેપ્ડ IO અને IO મેપ્ડ IO મેળવ્યા છે તો મેમરી મેપ કરેલ IO નો ફાયદો એ હોય છે કે આપણને આ વધારાના હાર્ડવેર ની જરૂર નથી હોતી પરંતુ તે કિંમતે કે દરેક IO ઑપરેશન કંઈ નથી પરંતુ મેમરી ઑપરેશન છે અને આ IN ઇન્સ્ટ્રક્શન તે 2 મશીન સાયકલ લે છે જ્યારે આ LDA STA પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સ તેઓ 3 મશીન સાયકલ લે છે પરિણામે જ્યારે આપણે આ STA LDA પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સ કરી રહ્યા હોઈએ ત્યારે ત્યાં એક વધારાની મશીન સાયકલ ની જરૂર પડશે તેથી મેમરી મેપ્ડ IO એક્ઝેક્યુશન સમય IO મેપ્ડ IO ની તુલનામાં ધીમો હશે પરંતુ જ્યાં સુધી હાર્ડવેર નો સંબંધ છે ત્યાં સુધી IO મેપ્ડ IO વધુ સારું રહેશે